તેથી ઇજનેરી ગણિતશાસ્ત્ર 1 પરના વ્યાખ્યાનોમાં તમારું સ્વાગત છે અને આ વ્યાખ્યાન નંબર 23 છે આપણે ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ વિશે વાત કરી રહ્યા છીએ વિશેષ ઈમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ માં તેથી આપણે પ્રકાર 1 ઇન્ટિગ્રેલ્સ ના કન્વર્જન્સ પર ચર્ચા ચાલુ રાખીશું હવે આપણી પાસે વધુ એક કસોટી છે જેની અગાઉના વ્યાખ્યાનમાં ચર્ચા કરવામાં આવી નથી જેને ડિરીક્લેટ્સ Dirichlet's ની કસોટી કહેવામાં આવે છે અને પ્રકાર 1 ના ઈમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ ના કન્વર્જન્સ ના કસોટી માટે આ ફરીથી ખૂબ જ મહત્વપૂર્ણ કસોટી છે તેથી અહીં આપણે માનીએ છીએ કે આ f અને g આ બે ફંકશન છે જે a to સુધી વ્યાખ્યાયિત છે અને તેઓ વાસ્તવિક મૂલ્ય લઈ રહ્યા છે અને તે આવા છે કે f દરેક અંતરાલ પર ઈન્ટિગ્રેબલ છે તેથી a b અને b એ a કરતાં વધુ કોઈપણ મૂલ્ય લઈ શકે છે તેથી આ f દરેક ઈન્ટિગ્રલ a b b a પર ઈન્ટિગ્રેબલ છે અને બીજો એક ઈન્ટિગ્રલ abfx dx આ બીજી શરત છે આ ઇન્ટિગ્રલ્સ સમાનરૂપે બાઉન્ડેડ bounded છે તેથી ઇન્ટિગ્રેલ્સ integrals નો અર્થ એ છે કે આ b કોઈ મૂલ્ય લઈ શકે છે તેથી આપણે b પર પ્રતિબંધ નથી રાખતા તેથી આ ઇન્ટિગ્રેલ્સ અહીં સમાનરૂપે બાઉન્ડેડ bounded છે તેથી તેનો અર્થ શું છે કે અહીં ક્રમાંક C અસ્તિત્વમાં છે અચળાંક C 0 જેમ કે આ ઈન્ટિગ્રલ નું મૂલ્ય આનું એબ્સોલ્યુટ મૂલ્ય abfxdx≤C અને ba બધા માટે સ્વાભાવિક રીતે b એ અમુક ફાયનાઈટ ક્રમાંક છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેથી અહીં કોઈપણ મૂલ્ય b માટે જે a કરતા વધારે છે જો આ ઈન્ટિગ્રલ અચળાંક C દ્વારા બાઉન્ડેડ હોય તો તે આ C અહીં ક્રમાંક b પર આધારીત નથી તેથી તે કિસ્સામાં આપણે કહીશું કે આ એકસરખું બાઉન્ડેડ છે તેથી આ બાઉન્ડ આ b થી સ્વતંત્ર છે પછી આપણે કહીશું કે આ ઈન્ટિગ્રલ એકસરખું છે આ ઇન્ટિગ્રલ્સ સમાનરૂપે બાઉન્ડેડ છે તો f પર આ બે શરતો છે f ઇન્ટિગ્રેબલ છે અને આ એક એકસરખું છે આ આ ઇન્ટિગ્રેલ્સ સમાન રીતે બાઉન્ડેડ છે અને ફંકશન g એ મોનોટોન અને બાઉન્ડેડ છે તેથી ફરીથી g ક્યાં તો મોનોટોન રીતે વધે છે અથવા મોનોટોન રીતે ઘટતું જાય છે અને તેથી બાઉન્ડેડ થાય છે તેથી આ ફંકશન મૂલ્યો પણ ફાયનાઈટ બાઉન્ડેડ હોય છે અને પછી આપણી પાસે આ g 0 છે તો આ એક g એ મોનોટોન ફંકશન છે જે 0 ની નજીક જાય છે જેમ x→∞ ની નજીક આવે છે તેથી તે બીજી શરત છે અને તે સ્થિતિમાં આ ઈમપ્રોપર ઈન્ટિગ્રલ afxgxdx છે તેથી આપણી પાસે હવે અહીં પ્રોડ્કટ ઇન્ટિગ્રેન્ટ fxgx છે અને આ કન્વર્ઝસ છે તે પરિણામ છે તે કન્વર્ઝસ કરે છે તેથી આપણે આ પરિણામના પુરાવાઓ પર જઈશું નહીં તેથી અહીં શું અગત્યનું છે તે અગત્યનું તપાસવું છે કે અહીં આ ઇન્ટિગ્રેલ્સ તેઓ સમાનરૂપે બાઉન્ડેડ છે તેથી અર્થ એ કે આપણે આ ઈન્ટિગ્રલ ની ગણતરી કરવી જોઈએ અને જોઈએ કે શું આપણે કેટલાક અચળાંક C દ્વારા તે ઇન્ટિગ્રેલ્સ ને બાઉન્ડ કરી શકીએ કે કેમ જો આપણે આ કરી શકીએ તો કોઈપણ ફાયનાઈટ b માટે આ ક્રમાંક b થી સ્વતંત્ર છે તેથી આપણી પાસે આ સ્થિતિ એકસરખી બાઉન્ડનેસ છે અને પછી બીજો એક g એ મોનોટોન છે અને તેથી મોનોટોન રીતે તે 0 તરફ જાય છે જેમ x→∞ તેથી તે કિસ્સામાં તેથી આ અહીં બે મુખ્ય શરતો છે અને તે શરતો આપણી પાસે છે કે આ ઇન્ટિગ્રેલ્સ પ્રોડક્ટ અહીં કન્વર્ઝ છે તેથી આ એક ખૂબ જ ઉપયોગી ઈન્ટિગ્રલ છે કારણ કે જો આપણે તેમાંથી એક જાણીએ કે તેથી ઉદાહરણ તરીકે g અહીં આ બાઉન્ડેડ છે અને મોનોટોન અહીં 0 તરફ જાય છે અને પછી આ f પરના ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે તેથી પછી આપણે આ પ્રોડક્ટ વિશે પણ આ તારણ કાઢી શકીએ કે આ ઈન્ટિગ્રલ નું શું થશે અને જો આ શરતો સંતોષાય તો તે કન્વર્ઝ થઈ જશે તેથી ચાલો આપણે આ ઉદાહરણ માંથી પસાર થઈએ જ્યાં આપણે આ પરિણામનો આવા ઇન્ટિગ્રેલ્સ 1sin x xpdx ના કન્વર્જન્ટ સાબિત કરવા p એ 0 કરતા મોટો હોય તેના માટે સરળતાથી વાપરી શકીએ તેથી કોઈપણ p અહીં 0 થી વધારે છે આ ઈન્ટિગ્રલ 1sin x xpdx કન્વર્જન્ટ છે આપણે આની ડિરિચ્લેટ કસોટી ની મદદ થી બતાવીશું તેથી આ કિસ્સામાં આપણે તે f sin x તેથી આપણી પાસે આ ફંક્શન અહીં f sin x છે અને બીજું એક gx1xp તેથી આ હવે કેવી રીતે ઉપયોગી છે કારણ કે આપણે આ g વિશે જાણીએ છીએ કે આ ધન p માટે મોનોટોન રીતે ઘટી રહ્યો છે 0 જેમ x→∞ છે અને આ ઈન્ટિગ્રલ sine x જે આપણે સરળતાથી બતાવી શકીએ છીએ તે 1bsin x dx તેથી આ ઈન્ટિગ્રલ - cos x હશે અને પછી આપણી પાસે આ લિમિટ 1 થી b છે તેથી જે આ હશે cos 1 cos b | આ ઈન્ટિગ્રલ મૂલ્ય અને પછી આની એબ્સોલ્યુટ મૂલ્ય આપણે ધ્યાનમાં લેવું પડશે તેથી આ cos હંમેશા 1 દ્વારા બાઉન્ડેડ bounded છે અને આપણે આ ઇનક્વાલીટી નો અહીં ઉપયોગ કરી શકીએ છીએ કે આ ⁡ cos 1 cos b છે અને તે સ્થિતિમાં આ 2 દ્વારા બાઉન્ડેડ bounded હશે તેથી આપણે સરળતાથી બતાવી શકીએ છીએ કે આ ઇન્ટિગ્રેલ્સ આપણે b માટે લીધેલા કોઈપણ મૂલ્ય માટે 2 દ્વારા બાઉન્ડેડ છે જે ∞ કરતા ઓછું 1 કરતા વધારે છે તેથી આપણે શું જોયું છે કે અહીં સમાન બાઉન્ડ છે તેથી આપણે b નાં જે પણ મૂલ્યો લઈશું આ ઇન્ટિગ્રેલ્સ નું મૂલ્ય 2 થી બાઉન્ડેડ રહેશે અને આ તે છે જે આપણે આ ઈન્ટિગ્રલ ની બાઉન્ડનેસ માટે જોઈએ છે અન્ય ફંક્શન g જે મોનોટોન રીતે ઘટતા ફંક્શન છે અને સ્વાભાવિક રીતે આ p ના કોઈ પણ ધન મુલ્ય માટે આ 0 તરફ જાય જેમ x →∞ તેથી હવે તે ડિરીક્લેટ કસોટી નો ઉપયોગ કરીને તેથી આપણે આ પ્રોડક્ટ વિશે વાત કરી શકીએ છીએ આ પ્રોડક્ટ નું ઈન્ટિગ્રલ sin x અને 1xp સાથે પ્રોડક્ટ નો અર્થ આ ઈન્ટિગ્રલ 1sin x xpdx આ p 0 ની કોઈપણ કિંમત માટે કન્વર્ઝ થાય છે તેથી આ ડિરીચ્લેટ કસોટી હવે ખૂબ ઉપયોગી છે કે આપણે ફક્ત બે ફંક્શન ના ગુણોત્તર તરીકે ધ્યાનમાં લીધું છે જે ફરી એક fx હતું અને બીજું gx હતું અને આ ફંક્શન fx ની આ સરસ ગુણધર્મ છે આ સમાન ઇન્ટીગ્રેબીલીટી ઉપર અને બીજો મોનોટોન રીતે 0 સુધી ઘટી રહ્યો હતો તેથી આપણે આ ડીરીક્લેટ કસોટી સાથે તારણ કાઢી શકીએ છીએ કે આ કન્વર્ઝ થાય છે સમાન બીજા પ્રકારનો આપણે 0sin x xe xdx ના કન્વર્ઝન નું કસોટી કરી શકીએ છીએ આ ઈન્ટિગ્રલ અહીં 0sin x xe x dx01sin x xe x dx1sin x xe x dx 1sin x xe x dx કન્વર્જન્ટ છે અને 0sin x xe x dx પ્રોપર ઇન્ટિગ્રેલ્સ છે નોંધ લો કે 1bsin x xe x dx1sin x dx cos x cos 1 cos b ≤2 e x મોનોટોન છે અને e x 0 તેથી a ના કોઈપણ ધન મૂલ્ય માટે તેથી આપણે શું કરીશું આપણે આને ફરીથી સરળતાથી સાબિત કરી શકીએ છીએ તેથી આ e નો પાવર ઓછા x cos x પ્રતીક્ષા કરો જેથી આ પહેલી સમસ્યા હતી 0sin x xe x dx તેથી આ કિસ્સામાં આપણે ફરીથી આ વિચારનો ઉપયોગ કરીશું કે આપણે આ સરળતાથી તોડી શકીએ 01sin x xe x dx1sin x xe x dx આ ફંક્શન તેથીઅહીં ઇન્ટીગ્રાન્ટ ની લિમિટ અસ્તિત્વમાં છે જ્યારે x → ∞ અને અન્ય તમામ બિંદુએ ત્યાં કોઈ એકરૂપતા નથી ત્યાં કોઈ અનબાઉન્ડનેસ નથી તેથી આ પ્રથમ એક પ્રોપર ઈન્ટિગ્રલ છે હવે બીજું એક હવે આ x → કારણે આપણે કસોટી કરવી પડશે કે આપણે અહીંથી કયા પ્રકારનું પરિણામ મળે છે તેથી હવે આપણે આ ઇન્ટિગ્રેલ્સ ને અહીં a થી b લઈએ છીએ તેથી નોંધ લો કે ઈન્ટિગ્રલ એક અને પછી ઉપરનું એક આપણે આ b ને sin x xdx લઈ શકીએ છીએ તેથી જો આપણે આ ઇન્ટિગ્રેલ્સ અહીં sin x xdx લઈએ તો આ x એ 1 થી કોઈપણ ક્રમાંકમાં જઈ રહ્યો છે આ b માં તેથી અહીં x આપણે બદલી શકીએ છીએ કારણ કે જો તમે આને બદલો તો આ ન્યૂનતમ મૂલ્ય છે જેથી ઈન્ટિગ્રલ તે મોટો હશે તેથી આપણી પાસે 1 થી b છે અને આ x ને સૌથી ઓછા શક્ય મૂલ્ય 1 દ્વારા બદલવામાં આવશે જેથી ઇન્ટિગન્ટ વધુ મોટો હોય છે તેથી આપણી પાસે આ ઇન્ટિગ્રેલ્સ આની કરતા મોટું હશે જેમ sin x dx અને આ આપણે જાણીએ છીએ હવે કે આપણે આને cos x થી ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ અને પછી 1 થી b સાથે તેથી આ મૂલ્ય cos 1 અને b cos b હશે અને આપણે ત્યાં તે એબ્સોલ્યુટ મૂલ્ય લઈ શકીએ તેથી આ ફંકશન નું આ એબ્સોલ્યુટ મૂલ્ય ફરીથી અહીં એબ્સોલ્યુટ મૂલ્ય હશે જે 2 દ્વારા બાઉન્ડેડ છે તેથી આપણે સાબિત કરી શકીએ કે આ ઇન્ટિગ્રેલ્સ sin x x અહીં b1 ના કોઈપણ મુલ્ય માટે કોઈ પણ ફાયનાઈટ મૂલ્ય માટે 1bsin x x dx છે આ એકસરખી રીતે બાઉન્ડેડ છે અને આ મૂલ્ય 2 છે તેથી આ એકસરખી રીતે આ ઇન્ટિગ્રેલ્સ સમાનરૂપે 2 થી બાઉન્ડ કરવામાં આવે છે અને આ e x ફંક્શન તેથી e x ફંક્શન એ મોનોટોન છે અને તે નજીક આવે છે 0 થી જો આપણે આ x→∞ e x લઈએ છીએ તે 0 પર નજીક આવે છે તેથી આપણી પાસે તે ગુણધર્મ હશે તે પણ સંતોષાય છે તેથી પછી આપણે ત્યાં ડિરીક્લેટ કસોટી નો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે એક ઈન્ટિગ્રલ sin x x સાથે આપણે જોયું છે કે ત્યાં મોનોટોન છે જે સમાનરૂપે બાઉન્ડેડ છે અને બીજું અહીં g છે જે e x છે તે 0 પર જાય છે જેમ x → ∞ જાય તેમ તેથી આ કિસ્સામાં આપણે હવે ડિરીક્લેટ પરિણામો ડિરીચલેટ કસોટી લાગુ કરી શકીએ છીએ જે કહે છે કે આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે તેથી આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે અને બીજો એક યોગ્ય ઈન્ટિગ્રલ છે તેથી આપણી પાસે અહીં મૂળ ઇન્ટિગ્રલ છે 0sin x xe x dx જે સારી રીતે કન્વર્ઝ થાય છે તેથી આપણે અહીં એક વધુ સમસ્યા કરીએ છીએ જે સમસ્યા ક્રમાંક 2 છે તેથી અહીં આપણે તે એક સમાન પ્રકારની સમસ્યા છે આ કિસ્સામાં આપણી પાસે a1 e xcos x x2dx છે અને આ વિચાર ફરીથી આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ તેથી હું અહીં ઇન્ટિગ્રેલ્સ 1 તરીકે acos x x2dx લઈશું અને બીજૂં acos x e xx2dx તેથી આ પ્રથમ ઇન્ટિગ્રલ આ એકદમ કન્વર્ઝ થાય છે આ એકદમ કન્વર્ઝ થાય છે અને કારણ સ્પષ્ટ છે કારણ કે તુલનાત્મક કસોટી દ્વારા આપણે સરળતાથી નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કારણ કે આ cos x x21x2 ખરેખર આ એક એબ્સોલ્યુટ ખ્યાલ છે જેને આપણે ફરીથી સમજાવીશું તેથી અહીં એબ્સોલ્યુટ નો અર્થ એ છે કે જો આપણે ઇન્ટિગન્ટ નું મૂલ્ય પણ લઈએ તો આ આ કન્વર્ઝ છે તેથી આ cos x x21x2 કારણ કે આ cos x કિંમતો 1 દ્વારા બાઉન્ડેડ છે તેથી આપણી પાસે 1x2 છે અને આપણે જાણીએ છીએ આ ઈન્ટિગ્રલ જેમ છે જે કન્વર્ઝ થાય છે અને તે કિસ્સામાં આ ઇન્ટિગ્રલ પણ કન્વર્ઝ થઈ જશે કારણ કે આ પ્રભાવી ફંક્શન 1x2 છે અને જેનું ઈન્ટિગ્રલ કન્વર્ઝ કરે છે તેથી સ્વાભાવિક રીતે તે ઈન્ટિગ્રલ કન્વર્ઝ થશે અહીંનો બીજો એક આપણે ફરીથી તે જ દલીલનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે ફરીથી આ cos x e xx2છે તેથી અહીં આ મૂલ્ય 1 દ્વારા બાઉન્ડેડ રહેશે કારણ કે e x પણ ઘટતું ફંકશન છે તેથી તે ઉચ્ચતમ મૂલ્ય લેશે અને પછી આપણી પાસે x→a છે તેથી કોઈ પણ કિસ્સા માં આ b પણ 1 દ્વારા બાઉન્ડેડ હશે તેથી આ બીજું ઈન્ટિગ્રેન્ડ 1x2 દ્વારા પણ બાઉન્ડેડ છે અને તુલનાત્મક કસોટી દ્વારા આપણે ફરીથી નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે આ પણ એકદમ કન્વર્ઝ થાય છે આપણે અહીં ડિરીક્લેટ Dirichlet કસોટી પણ વાપરી શકીએ છીએ કારણ કે આપણે આ e x લઈ શકીએ છીએ તેથી જો તમે અહીં આ ડિરીક્લેટ Dirichlet કસોટી નો ઉપયોગ કરવા માંગતા હો તો આપણે આ ફંકશન e xx2 લઈ શકીએ છીએ અને આ ફંક્શન function 0 પર પહોંચે જેમ x → ∞ x → ∞ એ મોનોટોન ફંક્શન function છે e x આ ઘટી રહ્યું છે અને 1x2 પણ ઘટી રહ્યું છે તેથી બંને ફંકશન function તેથી અહીં આપણી પાસે x ની કોઈ પણ કિંમતો માટેનું ઘટતું ફંક્શન function છે અને આ cos x acos x dx નું ઈન્ટિગ્રલ integral આપણે ફરીથી બતાવી શકીએ કે આ 2 દ્વારા બાઉન્ડેડ bounded છે તેથી આપણે તે ડિરીક્લેટ કસોટી નો ઉપયોગ પહેલાની સમસ્યાઓમાં કરી શકીએ છીએ તેથી આ સમસ્યા ક્રમાંક 1 જેવું જ છે તેથી આપણે અહીં પણ બતાવી શકીએ છીએ કે આ કન્વર્ઝ થાય છે તેથી આ પણ કન્વર્ઝ થાય છે અને આપેલ ઇન્ટિગલ a1 e xcos x x2dx કન્વર્ઝ થાય છે તેથી હવે ફક્ત અહીં નોંધ લો કે આ પ્રકારનું આ ઈન્ટિગ્રલ ∞bfxdx આપણે અહીં તમે સામાન્ય રીતે ચર્ચા કરતા નથી આપણે ફક્ત એવા ઈન્ટિગ્રલ પર ચર્ચા કરી રહ્યા છીએ જ્યાં આપણી પાસે b ની જગ્યાએ ઇન્ફિનિટી છે તેથી આ a થી ઇન્ફિનિટી પ્રકારનાં ઇન્ટિગ્રેલ્સ છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ પરંતુ આ પણ આપણે સરળતાથી b કરી શકીએ છીએ કારણ કે આપણે ઉદાહરણ તરીકે અહીં x t નો વિકલ્પ આપી શકીએ છીએ અને પછી શું થશે કે આ ઈન્ટિગ્રલ માત્ર ઓછા bf tdt તેથી ફરીથી આપણી પાસે એક સમાન પ્રકારનું ઈન્ટિગ્રલ છે જે આપણે કન્વર્ઝન માટે ચર્ચા કરી રહ્યા છીએ જ્યાં ઇન્ફિનિટી ઉપર દેખાય છે તેથી જો આપણી પાસે આ પ્રકારનાં ઇન્ટિગ્રેલ્સ છે તો આપણે ફક્ત સરળ અવેજી દ્વારા આપણે આ પ્રકારનાં ઈન્ટિગ્રલ માં ફેરવી શકીએ છીએ અને પછી આપણે અગાઉ જે રીતે ચર્ચા કરી છે તે રીતે આ કન્વર્ઝન ની ચર્ચા કરી શકીએ છીએ તેથી અહીં આ મુદ્દો છે આપણે એબ્સોલ્યુટ કન્વર્ઝન convergence વિશે વાત કરી રહ્યા છીએ અહીં બીજું એક મહત્ત્વનું પરિબળ છે કે એબ્સોલ્યુટ કન્વર્ઝન convergence શું છે તેથી જેમ મેં પહેલા કહ્યું છે એબ્સોલ્યુટ કન્વર્ઝન convergence નો અર્થ છે કે આ ઇન્ટિગ્રલintegral એકદમ કન્વર્ઝ થાય છે અર્થ છે જો ઇન્ટિગ્રેંટ ઉપરના એબ્સોલ્યુટ મૂલ્ય સાથે જો આ કન્વર્ઝ થાય છે તેથી જો આ ઈન્ટિગ્રલ integral કન્વર્ઝ થાય છે તો આપણે કહીશું કે આ ઇન્ટિગ્રલ એકદમ કન્વર્ઝ થાય છે કારણ કે આપણે અહીં 0 થી ∞ રેન્જ range માટે આ ઇન્ટીગ્રેંટ ના ધન મૂલ્યો લીધા છે તેથી જો આ કન્વર્ઝ થાય છે તો પછી આપણે કહીશું કે આ ઈન્ટિગ્રલ integral એકદમ કન્વર્ઝ થાય છે અને અહીં એક વધુ ટર્મછે જેનો અહીં ઉપયોગ કરવામાં આવે છે કે આ ઇન્ટિગ્રલ શરતી રૂપે કન્વર્ઝ થાય છે જેનો અર્થ છે કે આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે પરંતુ તે એબ્સોલ્યુટ રીતે કન્વર્ઝ થતું નથી તેથી અહીં અર્થ એ છે કે આ કન્વર્ઝ થાય છે પરંતુ એબ્સોલ્યુટ રીતે નહીં તે કિસ્સામાં આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે આ ઈન્ટિગ્રલ શરતી સ્થિતિમાં કન્વર્ઝ થાય છે તેથી અહીં આ ઉદાહરણ પર આવતા જેવું 1sin x xpdx અને આપણે હવે એબ્સોલ્યુટ રીતે બતાવી શકીએ છીએ કે આ ઈન્ટિગ્રલ p1 માટે એકદમ કન્વર્ઝ થાય છે p1 ના કોઈપણ મૂલ્ય માટે આ ઈન્ટિગ્રલ એકદમ કન્વર્ઝ થાય છે આ વિચાર સ્પષ્ટ છે જેનો અગાઉના ઉદાહરણ માં થોડો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો તેથી અહીં આપણી પાસે ફાયનાઈટ છે જો તમે આ ઇન્ટીગ્રેન્ટ ની એબ્સોલ્યુટ મુલ્ય લો જેનો અર્થ થાય છે sin x xp તેથી અહીં x ધન મૂલ્યો લે છે અને p 1 તેથી અહીં આપણી પાસે x |xp છે કારણ કે આ ધન છે તેથી આપણે અહીં એબ્સોલ્યુટ મુલ્યો નો ઉપયોગ કરવાની જરૂર નથી અને આ 1xp દ્વારા બાઉન્ડેડ bounded છે કારણ કે sin x એ ક્યારેય 1 કરતાં વધુ મૂલ્ય લેશે નહીં તેથી આપણે આને 1xp દ્વારા બાઉન્ડ કરી શકીએ છીએ અને હવે આપણે તુલનાત્મક કસોટી દ્વારા જાણીએ છીએ કે ઈન્ટિગ્રલ integral 11xpdx આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે તેથી આપણે અહીં જે બતાવ્યું છે કે આ ઈન્ટિગ્રલ પણ કન્વર્ઝ થાય છે કારણ કે આ આપણી પાસે તુલનાત્મક કસોટી દ્વારા છે તેથી આપણે અહીં ઇન્ટીગ્રેન્ટ લીધું છે જે sin x xp છે જે 1xp બરાબર કે તેના કરતાં ઓછું હતું અને આપણી પાસે આપણે પરિણામ જાણ્યું છે કે આ ઈન્ટિગ્રલ 11xpdx ને કન્વર્ઝન કરે છે આ કન્વર્ઝ થાય છે અને તેથી તુલનાત્મક કસોટી દ્વારા આપણે બતાવ્યા છે કે આ કન્વર્ઝ થાય છે જેનો અર્થ થાય છે કે અન્ય શબ્દોમાં ઈન્ટિગ્રલ એકદમ કન્વર્ઝ થાય છે તેથી આપણે લઈ શકીએ છીએ કારણ કે હાલમાં આ રેન્જ માં ધન નેગેટીવ વેલ્યુ લઈ રહ્યું છે તેથી જો આપણે ખરેખર તમામ ધન મૂલ્યો લઈએ તો તે કિસ્સામાં પણ આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ આ મહત્વપૂર્ણ છે કે આપણે અહીં p 1 માટે બતાવ્યા છે આ ઇન્ટિગ્રેલ્સ એકદમ કન્વર્ઝ થાય છે જ્યારે p 1 આપણે તે પછીથી જોશું કે જ્યારે p 1 આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થતું નથી પરંતુ એકદમ નથી તેથી હવે પછીની સમસ્યા તરફ જતા તેથી આ છે આ એક પરિણામ છે કે આ આવા ઈન્ટિગ્રલ નું કન્વર્ઝ થાય છે જો આ કન્વર્ઝ થાય તેનો અર્થ એબ્સોલ્યુટ મૂલ્ય સાથે કારણ કે આ ઈન્ટિગ્રલ આના મૂલ્ય કરતા આ એક મોટું મૂલ્ય બનશે તેથી જો આ કુદરતી કન્વર્ઝ થાય છે આ કન્વર્ઝ થાય છે કારણ કે અહીં આપણી પાસે ધન નેગેટીવ છે અને ઘણા આ રદબાતલ આવશે અને આ મૂલ્ય અહીંના મૂલ્ય કરતાં ઓછું હશે જ્યારે ઇન્ટિગ્રેન્ટ નું એબ્સોલ્યુટ મૂલ્ય લેતા હોય તેથી આ કન્વર્ઝ છે તેથી જો આ કન્વર્ઝ થાય છે પરંતુ કન્વર્ઝ સાચા નથી અર્થ છે કે તેથી આ કન્વર્ઝ થશે જો આ કન્વર્ઝ થાય પરંતુ જો આ કન્વર્ઝ થાય છે તો આ કન્વર્ઝ થઈ શકશે નહીં તેથી જો ઇન્ટિગ્રલ કન્વર્ઝ થાય તો ઇન્ટિગ્રલ એકદમ કન્વર્ઝ થઈ શકશે નહીં અને તે તે જ રીતે પ્રમાણભૂત છે ઉદાહરણ જેની ચર્ચા આપણે હવે કરીશું કે 1sin x xpdx આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ શરતી રીતે થાય છે અર્થ છે કે આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે પરંતુ જ્યારે આપણે અહીં ઇન્ટીગ્રેન્ટ પર એબ્સોલ્યુટ મૂલ્ય લઈએ છીએ પછી આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થતું નથી તેથી પ્રથમ આપણે બતાવીશું કે આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ છે જે હવે એક તુચ્છ કાર્ય છે તેથી 0fxdx આપણે આ બંને ઇન્ટિગ્રેલ્સ 01sin x xdx અને 1sin x xdx ના સરવાળો તરીકે લખ્યાં છે અને નોંધ લો કે પ્રથમ ઇન્ટિગલ એ પ્રોપર ઈન્ટિગ્રલ છે તેથી કુદરતી રીતે તે કન્વર્ઝ થાય છે અને બીજું આપણી પાસે આ ઇન્ફિનિટી છે જેની આપણે ચર્ચા કરવી જોઈએ તેથી આ એક યોગ્ય ઈન્ટિગ્રલ છે અને આપણે અહીં આ દાખલા 1 માં જોયું છે કે અહીં xp આપેલ છે અને p એ 1 કરતા વધારે છે તેથી તે ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે તેથી કુદરતી રીતે આ ઇન્ટિગ્રલ પણ sin x x કન્વર્ઝ થાય છે આપણે પહેલેથી જ ઉદાહરણ 1 માં જોયું છે એટલે કે આ ઇન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે તેથી ઈન્ટિગ્રલ 0sin x xdx કન્વર્ઝ થાય છે અને આગળ આપણે બતાવીશું કે જ્યારે આપણે ઇન્ટિગન્ટ integrant ઉપર એબ્સોલ્યુટ મૂલ્ય લઈશું તે ઇન્ટિગન્ટintegrantકન્વર્ઝ converge થતું નથી તેથી આપણી પાસે આ ઉદાહરણ છે જે કહે છે કે કન્વર્ઝ converge સાચું નથી કારણ કે અહીં આપણી પાસે ઈન્ટિગ્રલIntegral નું કન્વર્ઝન convergence છે પરંતુ ઈન્ટિગ્રલ integral એકદમ કન્વર્ઝconverge થતું નથી આની આસપાસનો બીજો રસ્તો સ્પષ્ટ છે કારણ કે જો આપણે બધા ધન મૂલ્યો લઈએ તો પણ આપણે આ ઈન્ટિગ્રલ integral થઈ શકીએ છીએ તેથી કુદરતી રીતે જ્યારે આપણે લઈએ જ્યારે ફંકશન ધન અને નેગેટીવ વેલ્યુ લે તે ચોક્કસપણે એકંદરે આવશે તેથી અહીં આપણે હવે બતાવીશું કે આ ઈન્ટિગ્રલ integral કન્વર્ઝconverge નથી થતું અને આ હવે થોડું શામેલ છે તેથી આપણે આ નિશ્ચિત મૂલ્ય 0 sin xx dx લઈએ છીએ અને આપણે તેને n0nπn1sin x xdx ના સરવાળા તરીકે લખીએ છીએ તેથી અહીં આ ઈન્ટિગ્રલ integral બરાબર આ ઈન્ટિગ્રલ integral છે તેથી આપણે અહીં n 0 જેમ તોડ્યું છે તેથી આપણે 0 થી સુધી જઈએ છીએ અને પછી આ ઇન્ટીગ્રેન્ટ integrant અને મૂલ્ય પછી આપણે n 1 પર જઈએ છીએ તેથી તેનો અર્થ થાય છે π થી 2 π અને આ ઇન્ટીગ્રેન્ટ integrant અને તેથી વધુ તેથી આપણે 0 થી π π થી 2π અને પછી 2π થી 3π અને તેથી વધુ લીધાં છે તેથી આ ઇન્ટિગ્રેલ્સ integrals 0 થી ∞ આપણે રેન્જrange માં નાના વિભાગોમાં ઘણા અલગ કર્યા છે તેથી 0 થી π π થી 2π અને પછી 2π થી 3π અને તેથી આગળ જે આપણે આ સરવાળા ના સ્વરુપ માં લખ્યા છે તેથી આ ઈન્ટિગ્રલ છે અને હવે આપણે અહીં અવેજી બનાવીશું કે x nπ y તેથી આપણે આ ઇન્ટિગ્રેલ્સ માં અવેજી x nπ y બનાવીએ છીએ તેથી આને બદલીને તેથી dx આ dy બની જશે અને તે પછી આ nπ ક્રમાનુસાર તે મુજબ બદલવામાં આવશે અને n 1 y પણ તેથી જ્યારે આપણે આને આ ઇન્ટિગ્રેલ્સમાં બદલીએ છીએ તેથી જ્યારે x એ nπ લેતો હોય ત્યારે y એ 0 મૂલ્યો લેશે તેથી ફરીથી અહીં જોવા માટે કારણ કે આ સંબંધ x nπ 1 હતો તેથી x એ નીચલા મૂલ્યને nπ આની જેમ લઈ રહ્યો છે તેથી n y તેથી આ y એ 0 તરીકે લેશે તેથી આ હવે 0 તરફ જાય છે અને જ્યારે x એ nπ π ની કિંમત લેતો હતો તેથી તે કિસ્સામાં આપણી પાસે આ nπ y છે તેથી y એ π મૂલ્ય લેશે તેથી આપણું ઈન્ટિગ્રલ હવે 0 થી π છે અને આ એબ્સોલ્યુટ મૂલ્ય |sin nπy | તેથી આપણી પાસે n y y છે અને અહીં આપણે x નો વિકલ્પ પણ આપ્યો છે જે nπ y છે તેથી આપણે ઇનક્વાલીટી નો બીજો ઉપયોગ કરીશું a ની ઇક્વાલીટી જે sin nπy 1nsin y ઉદાહરણ તરીકે n 1 તેથી આપણી પાસે sinπ y છે જે છે sin y અને તે જ રીતે અન્ય n તેથી અમારી પાસે આ ઇક્વાલીટી તકનીકી ઇક્વાલીટી છે જેનો ઉપયોગ આપણે અહીં આ અંશમાં કરીશું કારણ કે આપણી પાસે sin nπ y છે તેથી y આનો ઉપયોગ કરીને હવે આપણી પાસે અંશમાં ઓછા 1 પાવર n છે અને તે પછી અમારી પાસે આn00 1nsin y nπydy સમાન ઇન્ટિગ્રેલ્સ જે અહીં હતું તેથી આ sinnπ y ને 1nsin y દ્વારા બદલવામાં આવશે તેથી હવે આ સરવાળો જેમ કે અમારી પાસે n00 1nsin y nπydy છે તેથી અહીં આપણે નોંધવું જોઈએ કે આપણી પાસે હવે એબ્સોલ્યુટ મૂલ્યનો ઉપયોગ કરી રહ્યા નથી કારણ કે આ siny એ ધન મુલ્ય લેશે 0 થી તે 0 મુલ્ય લેશે અને પછી 2 1 પર અને પછી ધીમે ધીમે 0 પર જાય છે તેથી 0 થી માં આ ક્યારેય નેગેટીવ વેલ્યુ લેતું નથી તેથી આપણે અહીં આ એબ્સોલ્યુટ મૂલ્યને દૂર કર્યું છે તેથી n00sin y nπydy તેથી આ કિસ્સામાં હવે આ છેદ જો તમે અહીં એક નજર નાખો તેથી y આ ઇન્ટિગ્રેલ્સ માટે આ મૂલ્યમાં 0 ની કિંમત 2 π ની કિંમત તરીકે લે છે તેથી જો આપણે આ ઇન્ટિગ્રેલ્સને મોટું બનાવવા માંગીએ છીએ તો અહીં કેટલાક અન્ય ઇન્ટિગ્રેલ્સ છે તેથી આપણે આ y ને મોટા મૂલ્યથી બદલી શકીએ છીએ અથવા આ છેદ અહીં સૌથી મોટું મૂલ્ય લેશે પાઈ પર તેથી આપણી પાસે nπ π છે તેથી આ y ને આ π દ્વારા બદલવામાં આવશે જેથી આ આ ઇન્ટિગ્રેલ્સ માટે આ ઇન્ટિગ્રેલ્સ અહીં નાના ઇન્ટિગ્રેલ્સ બને છે અને તેથી આપણી પાસે આ ઇનક્વાલીટી છે કે આ ઇન્ટિગ્રલ વધુ મોટો છે કારણ કે આ હવે લે છે ઇન્ટીગ્રેન્ટ ઓછું મૂલ્ય લઈ રહ્યું છે કારણ કે આ છેદ ને અહીંના સૌથી નીચા મૂલ્યથી બદલી દેવામાં આવ્યું છે મોટું મુલ્ય ત્યાં પાઇ છે તેથી nπ π તેથી આ એક નાનો ઈન્ટિગ્રલ છે n00sin y nπydyn00sin y nππdy અને હવે અહીં આ કંઈ નથી પરંતુ અહીં કોઈ y નથી તેથી આપણે આને બહાર કાઢી શકીએ છીએ તેથી આપણી પાસે અહીં n માફ કરશો આ આપણે બહાર કાઢી શકીએ તેથી આપણી પાસે પાઇ છે અને ઈન્ટિગ્રલ નું પણ આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ તેથી આપણી પાસે આ સરવાળો n એ જાય છે 0 થી અને 1n તેથી તે રહેશે જેમ છે તેમ તેથી આપણી પાસે પણ આ π અહીં છે તેથી 1 અને આ 1πn1 તેથી અથવા ફરીથી મને લખવા દો તેથી આપણી પાસે આ સરવાળો n એ 0 થી ∞ સુધી જાય છે અને આ 1πn1 છે અને ઈન્ટિગ્રલ 0 થી π છે અને આપણી પાસે આ sin y છે તો આ હશે cos y અને પછી 0 થી y તેથી જ્યારે આપણે π ને બદલીએ છીએ ત્યારે આપણી પાસે ફરી 1 ત્યાં હશે તો ઓછા ઓછા વત્તા થશે અને પછી ઓછા ઓછા ફરી વત્તા થશે તેથી કહો 1 આપણે અહીં 2 ની કિંમત આપવી પડશે તેથી આને 2 દ્વારા બદલવામાં આવશે તેથી આપણી પાસે છે n00sin y nππdy2n01n1 તેથી આ ઈન્ટિગ્રલ આ 1 ની બરાબર છે અને આ અહીં એક જાણીતી રેન્જ છે જે વિચલીત રેન્જ છે તેથી તેનો અર્થ સરવાળો અહીં તેથી આપણે શું જોયું છે તે આ ઈન્ટિગ્રલ જેની શરૂઆત આપણે એબ્સોલ્યુટ મૂલ્યથી કરી છે આ રેન્જ આ સરવાળા કરતા વધારે છે જે ∞ છે તેથી તેનો અર્થ એ કે આ ઇન્ટિગ્રલ એક વિચલીત ઇન્ટિગ્રલ છે કારણ કે આ અંતરાલનું મૂલ્ય b છે જે સરવાળાના મૂલ્ય કરતા વધુ આવશે જે પહેલાથી જ ∞ પર આવી રહ્યું છે તેથી તે કિસ્સામાં આપણી પાસે છે કે આ ઈમપ્રોપર ઇન્ટિગ્રલ 0sin x xdx આપેલ ઇન્ટિગલ આ વિચલન કરે છે તેથી નિષ્કર્ષ આપણી પાસે ડિરીક્લેટ કસોટી છે જે કહે છે કે જો આપણે બધા માટે એકસમાન ઇન્ટિગ્રેલ્સ બાઉન્ડનેસ બધા ba માટે બતાવી શકીએ અને g એ મોનોટોન છે ઘટતું જાય છે 0 જેમ x→∞ પછી અમારી પાસે આ પ્રોડકટ જે ઇન્ટિગ્રેન્ટ afxgxdx કન્વર્ઝ થાય છે અને આપણે ત્યાંના એબ્સોલ્યુટ કન્વર્ઝ વિશે પણ ચર્ચા કરી છે અને આપણે આ સરસ ઉદાહરણ જોયું છે જે એકદમ કન્વર્ઝ થતું નથી પરંતુ તે કન્વર્ઝ થાય છે જો આપણે ઇન્ટિગન્ટ માટે આ એબ્સોલ્યુટ મૂલ્ય ન લઈએ તો તેથી આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા આ સંદર્ભો છે અને ખૂબ ખૂબ આભાર